નમસ્તે આ નિદર્શનમાં આપનું સ્વાગત છે આ નિદર્શન હીપ્સ પર છે આપણે સ્ટેક ને કઈ રીતે ઓવરફ્લો કરી શકીએ તેમજ સ્ટેક પર સંગ્રહિત રીટર્ન એડ્રેસને આવશ્યક રૂપે ફેરફાર કરીને દુર્ભાવનાપૂર્ણ વસ્તુઓ કેવી રીતે કરી શકીએ તે વિશે આપણે પહેલાનાં પ્રવચનોમાં જોયું આપણે કંઈક આવું જ હીપ્સ ના લોકેશનને ઓવરફ્લો કરીને કરી શકીએ છીએ તો હીપ ની આ ખૂબ જ મૂળ રજૂઆત પહેલા આપણને પ્રોગ્રામમાં કેવી રીતે હીપ ની ગોઠવણ કરવામાં આવે છે તે તરફ લઈ જશે અને પછી આપણે ખરેખર તેનો ઉપયોગ કરીશું અમે આ ચોક્કસ કોડને શેર કરીશું જેથી તમે આ કોડને તમારા વર્ચુઅલ મશીનમાંથી ડાઉનલોડ કરી શકો અને આ કોડને કમ્પાઇલ કર્યા પછી રન કરી શકો તો આ ચોક્કસ કોડને રન કરવા માટે તમે અહીં અહીં સાફ કરો પછી બનાવો આ ચોક્કસ વીડિયોમાં જે આપણે અહીં જોઈએ છીએ તે આ 3 પ્રોગ્રામ્સ T0 c T1 c અને T2 આપણે T0 c પર નજર કરીશું તો ચાલો T0 c ખોલીએ ઠીક છે તો આ એક ખૂબ જ નાનો C પ્રોગ્રામ છે જ્યાં આપણી પાસે બે મૅલોક સ્ટેટમેંટ્સ આવે છે જેનો ઉપયોગ થાય છે એક તો સ્ટ્રક્ચર data T ફાળવવા માટે જે 64 બાઇટ્સનું છે અને તેનું નામ છે બીજો f જે આવશ્યકપણે આ સ્ટ્રક્ચર fp T ને હીપ માં ફાળવે છે તેથી નોંધ લો કે FB T માં ફક્ત એક એલિમેન્ટ છે જે ફંક્શન પોઇન્ટર એફપી છે તો પછી આપણે f ના ફંકશન પોઇન્ટરને નોવિનર માં પ્રારંભથી સ્થાપિત કરીએ છીએ જેથી જાણીએ કે નોવિનર હવે અહીં છે અને તે ફક્ત છાપે છે સ્તર પસાર થયું નથી હવે ત્યાં બીજું પ્રિન્ટએફ અને પછી એક એસટીઆરસીપીવાય છે હવે એસટીઆરસીપીવાય નામનો ઉપયોગ કરે છે જે ડિનેમ છે અને આર્ગ્યુમેન્ટ 1 ની નકલ કરે છે જે ડિનેમ માં કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ છે અને તે પછી એફએફપી માટે વિનંતી તો તમે અહીં શું અપેક્ષા કરશો તે છે કે પહેલા strcpy ઈન્વોક થાય છે અને પછી એફપી ફંક્શન જે નોવિનર તરફ ઇશારો કરે છે તે ઈન્વોક થાય છે અને તમને આ ચોક્કસ પ્રિન્ટએફ એક્ઝિક્યુટ થયેલું મળશે જેવું કે લેવલ પસાર થયું નથી ચાલો જોઈએ કે શું ચાલી રહ્યું છે તો આપણે T0 રન કરીએ અને તેમાં આ પ્રકારના થોડા ટૂંકી લંબાઈના આર્ગ્યુમેન્ટ્સ દાખલ કરીએ અને આપણે જોઈ શકીએ છીએ કે સ્તર પસાર થયું નથી એવું પ્રિન્ટ થાય છે ઠીક છે તો આપણે ખરેખર કેવી રીતે આ એક્સપ્લોઇટ નો ઉપયોગ કરવો તે વિશે જોઈએ તે પહેલાં અને જો તમે કોર્સને અનુસરી રહ્યા હોવ તો તમે શોધી કાઢ્યું હોત કે આ એક્સપ્લોઇટ strcpy માં આ નબળાઈને કારણે છે નોંધ લો કે strcpy આર્ગ્યુમેન્ટ 1 થી કંઈક નકલ કરે છે ડિનેમ માં તેથી ડિનેમ માં 64 બાઇટ્સની નિશ્ચિત લંબાઈ છે અને આર્ગ્યૂમેન્ટ 1 વપરાશકર્તાના કમાંડ લાઈન દ્વારા નિયંત્રિત થાય છે તો આર્ગ્યુમેન્ટ 1 એ ડિનેમ ને ઓવરફ્લો કરી શકે છે જો તેની લંબાઈ 64 બાઇટ્સ કરતા વધારે હોય તો ચાલો આપણે આ પ્રોગ્રામને પહેલા સાચા ઇનપુટથી કેવી રીતે એક્ઝેક્યુટ કરીએ તે જોઈએ તો આપણે જીડીબી ને T0 સાથે રન કરીશું લાઈન નંબર 34 માં બ્રેકપોઇન્ટ મૂકીએ છીએ અને આપણે એ જ સરખી ટૂંકી સ્ટ્રીંગ ઇનપુટ આપીને આ પ્રોગ્રામને રન કરીશું અહીં પાંચથી છ A છે તો આપણે પહેલાનાં વિડિઓઝમાં જેવું જોયું કે આપણે લાઇન 34 પર થંભી ગયા હતા અને અગત્યનું એ છે કે હજી સુધી કોઈ મૅલોક કોલ થયું નથી જેવું આપણે થિયરી વર્ગોમાં જોયું કે મૅલોક હજી સુધી ઈન્વોક કરવામાં આવ્યું નથી હીપ નું પ્રારંભિક કદ 0 છે હકીકતમાં એક્ઝેક્યુશન દરમિયાન આ ચોક્કસ પ્રોગ્રામમાં ચોક્કસ પોઇન્ટ પર કોઈ હીપ હાજર નથી તો આપણે આ info proc map આદેશ દ્વારા જોઈ શકીએ છીએ અને અહીં આપણે સિદ્ધાંતમાં જોયું છે કે આપણી પાસે આ પ્રક્રિયા માટે વર્ચુઅલ એડ્રેસ સ્પેસ છે આપણે પ્રક્રિયામાં વિવિધ વિભાગો જોઈએ છીએ જે આગળ પ્રારંભ એડ્રેસ અને અંત એડ્રેસ દ્વારા વ્યાખ્યાયિત થયેલ છે તો આપણી પાસે T0 પ્રોગ્રામ માટે વિવિધ સેગમેન્ટો છે આપણી પાસે છે libc stack vdso અને તેથી આગળ તો અહીં જે ચૂકી રહ્યાં છીએ તે તમે નોંધ્યું હશે કે આ સમયે આપણે કોઈ મૅલોક એક્ઝેક્યુટ કર્યું નથી કારણ કે હજી ત્યાં કોઈ હીપ નથી તેથી આપણે બીજી લાઇન તરફ એક પગલું લઈશું અને જોઈશું કે મૅલોક ખરેખર એક્ઝેક્યુટ થયેલ છે હવે આપણે ફરીથી આ info proc map રન કરી શકીએ છીએ અને આપણે જોશું કે હવે પ્રોગ્રામને એક હીપ સોંપાયો છે તેથી આંતરિક રીતે જે બન્યું છે તે એ છે કે આ પહેલો મૅલોક હતો જે આ પ્રથમ પ્રોગ્રામમાં ઈન્વોક થયો હતો પીટીમેલોક કોડ કે જે લિબસી દ્વારા આ ચોક્કસ પ્રોગ્રામ સાથે જોડાયો છે તે ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે અને તેમાં 132 કિલોબાઇટની મેમરીનો મોટો ભાગ માંગવા વિનંતી કરી છે તેથી આ મેમરી 804b000 થી 806c000 સ્થાનો સાથે જોડાયેલ છે અને તેનું કદ 132 કિલોબાઇટ છે તેથી તમે ચકાસી શકો છો કે આ કદ 21000 જે અહીં હેક્સાડેસિમલ નોટેશનમાં છે તે હકીકતમાં 132 કિલોબાઇટ છે તો હવે આપણે એ પણ જોઈશુંજ કે d નું સરનામું xd શું છે અને આપણે જોઈએ છીએ કે d ની વેલ્યુ 804b008 છે તો પીટીમેલોક આંતરિક રીતે જે કર્યું છે તે એ છે કે તમે સ્ટ્રક્ચર data T ને હીપ ની ફાળવણી કરતા ફંક્શનને આમંત્રણ આપ્યું છે તો પીટીમેલોક કોડ એકવાર જ્યારે તે 132 કિલોબાઇટ મેમરી મેળવે છે તે આ મેમરીને બે ભાગોમાં વિભાજિત કરશે એક ઘટક જે હશે એ 64 બાઇટ્સ કરતા થોડો મોટો છે કારણ કે data T એ 64 બાઇટ્સ છે અને બાકીનો ઘટક મેમરીનો ખાલી ભાગ છે જેનો હજી સુધી ઉપયોગ કરવામાં આવ્યો નથી આપણે અહીં જે જોઈએ છીએ તે d નું સરનામું છે આપણે જોઈએ છીએ કે તે 804b008 નો ઓફસેટ છે હવે જો તમે હીપ ના પ્રારંભ સ્થાન સાથે આની તુલના કરો છો તો તમે જુઓ છો કે તે હીપ ના પ્રારંભિક સ્થાનથી 8 બાઇટ્સ છે 804b000 થી 804007 બાઇટ્સમાં મેમરીના આ ચોક્કસ ભાગ માટેનો મેટાડેટા શામેલ છે હવે આપણે આ મેટાડેટાને કંઈક આ રીતે એક્ઝેક્યુટ કરીને જોઈ શકીએ છીએ આપણે ફક્ત હીપ સ્થાનને ડમ્પ કરી રહ્યા છીએ અને 0x804b000 સરનામું સ્પષ્ટ કરી શક્યા છીએ તો આ ચોક્કસ સમયમાં આપણી પાસે મેટાડેટા જે અહીં સંગ્રહિત થશે હાલમાં તેનું મૂલ્ય 49 છે તેથી 49 હેક્સાડેસિમલ 01001001 માં છે આનો LSB 1 છે જે સૂચવે છે કે પહેલાનો ઉપયોગમાં છે અને 100 આ ભાગ માટે ફાળવવામાં આવેલા કદને સૂચવશે તેથી આ 64 બાઇટ્સ કરતા થોડો મોટો હશે અને આ તમે પછીથી માન્ય કરી શકો છો ઠીક છે તો એકવાર આપણે એક પગલું આગળ વધીએ ત્યારે આપણે એ પણ જોઈશું કે f ફાળવવામાં આવશે તેથી આપણે f નું સરનામું જોઈએ અથવા f માટે વસ્તુ મેળવવા માટે અને આપણે જોઈશું કે f એ 804b050 સ્થાન પર છે તેથી હીપ ના પાયાથી f ના ઓફસેટને નોંધો અને આપણે ખરેખર આંતરિક રીતે થાય છે તે ગણતરી કરીશું તો તે પાયાથી શરૂ થાય છે તેથી આપણે પ્રથમ આ વસ્તુને પ્રોગ્રામિંગ મોડમાં ખસેડીએ અને હેક્સાડેસિમલ સંકેત પર ખસેડો અને ચાલો આપણે પાયાથી શરૂ કરીએ અને આપણે જોઈએ છીએ કે હીપ નો પાયો 804b000 છે અને પ્રારંભિક આઠ બાઇટ્સ મેટાડેટાનો સમાવેશ કરે છે પ્રથમ મેમરી ફાળવણી કે જે d માટે છે તેથી તે 8 બાઇટ્સ હશે તેથી 804B008 તમને d માટે મેમરીનું સરનામું આપે છે હવે કારણ કે data T નું કદ 64 બાઇટ્સ છે તેથી Ptmalloc એ આમાં 64 બાઇટ્સ ઉમેર્યા હોત તેથી 64 હેક્સાડેસિમલ નોટેશનમાં 40 છે તેથી આ 804B048 છે તેથી આ સ્થાન આગળ d નો અંત દર્શાવે છે હવે પછીની ફાળવણી f છે હવે f માં મેટાડેટા પણ છે તેમાં મેટાડેટાના બે શબ્દો છે અને તેથી તેમાં મેટાડેટાના 8 બાઇટ્સ પણ હશે તેથી જો આપણે આમાં 8 ઉમેરીશું તો આપણને 804B050 મળશે જે ચોક્કસપણે f નું સરનામું છે તો આ રીતે આપણે આપણે જોયું કે મેમરી આ સમય પર કેવી રીતે ગોઠવવામાં આવે છે તેમાં d અને f ના સુસંગત ટુકડાઓ છે જે બાજુ બાજુમાં મુકેલા છે અને એકમાત્ર વસ્તુ જે તેમને અલગ કરે છે તે f માટેની કેટલીક મેટાડેટા માહિતી છે હવે આપણે જોશું કે આપણે ખરેખર આ strcpy વાપરીને અને લાંબા આર્ગ્યૂમેન્ટ પસાર કરીને કેવી રીતે d ને ઓવરફ્લો કરી શકીએ છીએ અને આપણે કેવી રીતે f ના સમાવિષ્ટોમાં ફેરફાર કરી શકીએ તો ચાલો આપણે સૌ પ્રથમ એક પગલું ચાલુ રાખીએ અને આપણે નાનું ઇનપુટ આપ્યું હોવાથી આપણે strcpy થી પસાર થઈ શકીએ છીએ અને હવે આપણે ફરીથી હીપ જોઈ શકીએ છીએ અને આપણે જોઈએ છીએ કે આપણું ઇનપુટ એ એનું એક કપલ છે અને હેક્સાડેસિમલમાં એનું ASCII મૂલ્ય 41 છે તેથી તે કિંમતો ખરેખર આ સ્થાનથી આગળથી સંગ્રહિત થાય છે હવે કારણ કે data T 64 નું કદ ધરાવે છે તેથી અહીંથી 64 બાઇટ્સ સ્ટ્રક્ચર data T ને સમાપ્ત કરશે અને પછી આપણે f અને f કરી શકીશું કારણ કે આપણે હવે નોવિનર ની શરૂઆત કરી દીધી છે હવે nowineer નું મૂલ્ય અહીં હાજર છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે 080484B4 હકીકતમાં નોવિનર નું હાલનું સરનામું નિર્દિષ્ટ કરે છે આ "gdb px nowinner નું ડિસએસેમ્બલ છે નોવિનર અને તમે ખરેખર જોશો કે નોવિનર નું હાલનું સરનામું 080484B4 છે હવે આપણે જે કરવા માંગીએ છીએ તે છે કે આપણે આ પ્રોગ્રામને સંશોધિત કરવા માગીએ છીએ આપણે એક્ઝેક્યુશનને પલટાવવું છે જેથી હીપ માં આ સરનામું જે હવે નોવિનર ને અનુલક્ષે છે તે વિનર ની સાથે બદલાશે આ કરવા માટે આપણે પહેલા વિનર નું સરનામું નિર્ધારિત કરવાની જરૂર રહેશે જેથી તે વિનર ફંકશનને ડિસએસેમ્બલ કરીને મેળવી શકાય અને તમે જોશો કે વિનર ફંકશન 0804849B સરનામાંથી શરૂ થાય છે તેથી આપણે ખરેખર તેને ક્યાંક લખી શકીએ તેથી આપણે જે કર્યું છે તે છે કે આપણે વિનર ફંક્શનના પ્રારંભ સરનામાંની નકલ કરી છે હું જાણું છું કે સ્ટેકમાં હાજર હાલના નોવિનર ફંક્શન સ્થાનને ઓવરરાઇડ કરવા માટે અમને પ્રારંભ સરનામાંની જરૂર છે તો ચાલો જોઈએ કે આપણે અહીંથી આ કેવી રીતે કરીએ છીએ અહીંથી વસ્તુઓ આ ચોક્કસ કોર્સમાં આપણે ભૂતકાળમાં જે પણ કર્યું છે તેનાથી સમાન છે આપણે પહેલા નિર્ધારિત કરી શકીએ કે આ ચોક્કસ data T માળખાને ઓવરફ્લો કરવા માટે આપણે આ બધું ભરાઈ જાય તે પહેલાં 72 ઇનપુટ્સની જરૂર પડશે અને પછી આપણે આપણા દૂષિત ફંકશન માટેનું સરનામું સ્પષ્ટ કરવાની જરૂર છે જે આ કિસ્સામાં વિનર છે તેથી અમે તમારા માટે પહેલાથી જ આ કરી દીધું છે તો આ પેલોડ 2 માં હાજર છે તો તમે અહીં જુઓ છો કે પેલોડ 2 શું કરે છે તે 72 'A' બનાવે છે અને પછી એનું સરનામું 0804849B તેથી તમે યાદ કરી શકો છો તે નાના ભારતીય સંકેત છે તો આપણે આ વિશિષ્ટ પ્રોગ્રામ નીચે મુજબ ચલાવી શકીએ તો અમે તમારા માટે તેને સરળ બનાવ્યું છે તમારે જે કરવાનું છે તે T0 રન કરવાનું છે એક નિર્દિષ્ટ કરો અને તે પછી " payload 2" અને આ પરિણમે છે પેલોડ 2 એક્ઝીક્યુટ થશે વિનર નું સરનામું અને 72 'A' શબ્દમાળા ત્યારબાદ T0 ને પાસ કરવામાં આવશે અને આપણે જોઈએ છીએ કે હીપ ઓવરફ્લો સફળ પરિણમ્યો તો આવું થાય છે કારણ કે વિનર ફંક્શન એક્ઝેક્યુટ થાય છે તો આપણે જે કર્યું છે તે એ છે કે આપણે ખરેખર ઘણા બધા 'A' હકીકતમાં 72 'A' થી ખરેખર આવશ્યકપણે d ઓવરફ્લો કરી કર્યું છે અને તે પછી નોવિનર ફંક્શનનું સરનામું નિર્દિષ્ટ કર્યું જે આવશ્યકપણે આ એફપી ને વિનર સાથે બદલી નાખે છે આમ વિજેતા ફંક્શન એક્ઝેક્યુટ થાય છે તો ત્યાં ઘણાં રસપ્રદ હુમલાઓ છે જે તમે ખરેખર ગરમીથી કરી શકો છો તેમાંથી કેટલાક ખરેખર આ ચોક્કસ કોર્સ માટેની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા છે અને આગળનાં વિડિઓ લેક્ચર્સમાં આપણે ખાસ કરીને હીપ સાથે કેટલીક વધુ વસ્તુઓ જોશું આભાર